તેથી એન્જીનિયરિંગ મેથેમેટિક્સ 1 પરના લેક્ચરમાં આવો અને આ 18 લેક્ચર છે આ લેક્ચરમાં વેરીએબલના મેક્સિમા અને મિનિમા ફંક્શન્સ વિશે વાત કરીશું ખાસ કરીને આજે આપણે પર્યાપ્ત પરિસ્થિતિઓ વિશે વાત કરીશું અને તેનો ઉપયોગ પોઇન્ટ મેળવવા અથવા તેના વિશેષતા માટે કરવામાં આવશે તે ક્રિટીકલ પોઇન્ટ છે કે શું તે લોકલમેક્સિમમ અથવા લોકલમીનીમમનો મુદ્દો છે અથવા તે એક સેડલ પોઇન્ટ છે તેથી પહેલાનાં લેક્ચરમાં આપણે જોયું છે કે પોઇન્ટ ab લોકલએક્સ્ટ્રામાનો એક પોઇન્ટ હશે જો આ ડેલ્ટા f જે આ ab ના નેઇબરહુડ પોઇન્ટ પર ફંકશન વેલ્યુ વચ્ચેનો તફાવત છે અને ab પોઇન્ટ પર આ ફંકશન વેલ્યુ તેથી જો આ પછી તેના h અને k માટે તેના નોટેશનને બદલતું નથી તો આપણે કહીશું કે પછી આમાં લોકલમ મેક્સિમમ અથવા લોકલમિનિમા છે પરંતુ જો તે પછી તેના નિશાનીમાં ફેરફાર કરે છે તેનો અર્થ એ કે મુદ્દો એક સેડલપોઇન્ટ છે તેથી તે કિસ્સામાં આપણે આ hની બિહેવ્યર મેળવવાનો પ્રયાસ કરીએ છીએ અથવા આf fahbk fab ની આસપાસ fxab fyabની ટેલર શ્રેણીના વિસ્તરણનો ઉપયોગ કરીને આ f ની નિશાની મેળવવાનો પ્રયત્ન કરીશું જ્યાંથી આપણને જરૂરી શરતો મળી કે આ પોઇન્ટ ab લોકલમેક્બાઉન્ડ્રી અથવા મિનિમા fxab નો 0 અનેfyab હોવો જોઈએ b હોવો જોઈએ તેથી જે આપણી પાસે છે કે ત્યાં છે ઉદાહરણ તરીકે અહીં 5 પોઇન્ટ છે જે આ શરતોને સેટિસ્ફાઇડ છે તેથી અહીં એક પોઇન્ટ છે અને ત્યાં એક પોઇન્ટ છે અને અહીં કુલ 5 પોઇન્ટ પણ છે અને હવે આ લેક્ચરમાં આપણે ઓળખીશું કે ઉદાહરણ તરીકે અહીં આપણે જોઈ શકીએ કે આ લોકલમીનીમમના પોઇન્ટ જેવું લાગે છે અહીં તે લોકલમીનીમમ પણ છે આ પોઇન્ટ લોકલમેક્સિમમ છે પરંતુ આ પોઇન્ટએ અહીં નેઇબરહુડમાં આપણે જોશું કે જો આપણે આ દિશામાં જઈએ આ x ની દિશામાં તો ફંકશન વધતું જાય છે જો આપણે y ની દિશામાં જઈએ તો ફંકશન ઘટી રહ્યું છે તેથી આ પોઇન્ટ તેનો એક પોઇન્ટ છે લોકલx નો મુદ્દો નથી લોકલમીનીમમ અથવા તે લોકલમેક્સિમમનો પોઇન્ટ નથી પરંતુ તે એક સેડલપોઇન્ટ છે તેથી હવે ગાણિતિક રૂપે આપણે સેકન્ડ ઓર્ડરના ડેરિવેટિવ્ઝની સહાયથી આ બધા મુદ્દાઓને ઓળખીશું તેથી અહીં આ પર્યાપ્ત સ્થિતિ છે તેથી આપણે ફક્ત સરળતા માટે આ સૂચનોનો ઉપયોગ કરીશું rfxxab sfxyabtfyyab અને પછી જો આ ફંક્શન f x y ચાલો માની લઈએ કે તે સતત છે અને આ પોઇન્ટ P a b પર સતત સેકન્ડ ઓર્ડરમાં પાર્શિયલ ડેરિવેટિવ્ઝ છે અને જો આ પોઇન્ટ P a b એ એક મહત્વપૂર્ણ પોઇન્ટ છે તો આ પોઇન્ટ P a b ત્યાં લોકલમેક્સિમમ હશે જો rt s20 અને r 0 હોય આ પોઇન્ટ લોકલમીનીમમનો પોઇન્ટ હશે જોrt s2 અને r 0 સેડલ પોઇન્ટ જો આ rt s20અને પરીક્ષણ નિષ્ફળ જશે જો આ rt s20અને પછી આપણે કેટલાક અન્ય શોધવા પડશે આ ફંકશન પર આ ફંકશનની બિહેવ્યર લાક્ષણિકતા બનાવવાની રીતો p ab તેથી અહીં લખેલા મુજબ જો પી ab એ ચોક્કસપણે એક નિર્ણાયક મુદ્દો છે કારણ કે આ ચર્ચા કરવા માટે આ એક આવશ્યક સ્થિતિ છે આ મુદ્દો લોકલમેક્સિમમ મીનીમમ અથવા સેડલ પોઇન્ટનો લોકલમુદ્દો છે તેથી નિશ્ચિતરૂપે આ એક નિર્ણાયક મુદ્દો છે અને પછી આપણે અહીં સેકન્ડ ઓર્ડરના પરીક્ષણની મદદથી ચર્ચા કરીએ છીએ મુખ્યત્વે આ એક્સપ્રેશનનું વેલ્યુ આપણે જાણી શકીએ કે તે લોકલમેક્સિમમ લઘુતમ સેડલપોઇન્ટનો મુદ્દો છે કે કેમ અને જ્યારે rt s2 હોય ત્યારે પરિસ્થિતિ આ નિષ્ફળ જાય છે તો ચાલો આપણે આ પરિણામ સાબિત કરીએ આપણે આ એક્સપ્રેશનઓ કેવી રીતે મેળવી શકીએ તેથી આપણે ફરીથી આ fનો વિચાર કરીએ કારણ કે છેવટે આપણે આfની નિશાની પોઇન્ટની આજુબાજુમાં આ fની બિહેવ્યર પર આધારિત રહેવાની જરૂર છે તેથી જે આપણે પહેલાથી જ જોયું છે કે આના ટેલર સિરીઝનું વિસ્તરણ આ એચ તરફ દોરી જશે ફસ્ટઓર્ડરની શરતો અને પછી ત્યાં સેકન્ડ ઓર્ડર ની શરતો fhfxabkfyab12h2fxx2hkfxyk2fkkab કારણ કે આ ab એ એક પોઇન્ટનો મુદ્દો છે તેથીfxab અને fyab નાશ પામશે અને પછી આપણી પાસે આ f એ આ સેકન્ડ ઓર્ડરની શરતોની બરાબર છે તેથી h2fxx અને તેથી વધુ f12h2fxx2hkfxyk2fkkab તેથી હવે આ f ની બિહેવ્યર આપણે આ સેકન્ડ ઓર્ડરના ડેરિવેટિવ્ઝ શરતો અથવા અહીં આ ફસ્ટઅગ્રણી ટર્મ પર આધારિત વિચારવાનું છે બાકીની બધી હાયર ઓર્ડરની શરતો હશે તેથી અમારા નોટેશન સાથે આપણે આ fxx નો ઉપયોગ કર્યો છે r અને આ fxy s છે અને આ fkk આ પોઇન્ટએ ટી છે a b તેથી f12h2r2hksk2t તેથી હવે આપણે તે ધ્યાનમાં લઈશું અથવા આપણે ધારણ કરીશું કે r ≠ 0 અહીં આપણે ધારી પણ શકીએ કે જો આ r 0 કિસ્સામાં છે તો આપણે તે t ≠ 0 ધારી શકીએ છીએ તેથી તેમાંથી ઓછામાં ઓછું એક 0 છે પછી આપણે આ રીતે આગળ વધી શકીએ પરિસ્થિતિમાં જ્યારે બંને 0 હોય તો ધારો કે આપણી પાસે a r 0 છે અને આપણી પાસે r 0 છે તેથી તે કિસ્સામાં સ્વાભાવિક રીતે આપણે આ રીતે આગળ વધી શકતા નથી પરંતુ તે કિસ્સામાં સીધા અહીંથી આપણે જોઈએ છીએ કે જો આ બંને 0 છે r 0 અને r 0 તેથી s 0 હોઈ શકે છે s 0 ન હોઈ શકે તેથી જો s ફરીથી 0 હોય તો બીજી ક્રમની ટેસ્ટ ટેસ્ટ કંઈપણ નહીં આપે અને આપણે હાયર ઓર્ડર ડેરિવેટિવ્ઝ માટે જવું પડશે તો માની લો કે આ s 0 ની બરાબર નથી તો આપણે અહીં શું મેળવી શકીએ અમને આ બે hk અને s ટર્મ મળે છે તેથી ઓ પોઝિટિવ હોઈ શકે છે તે નેગેટીવ હોઈ શકે છે ચાલો આપણે માની લઈએ કે ઓ તે જ વસ્તુ છે જે આપણે નેગેટીવ હોઈએ ત્યારે દલીલ કરી શકીએ છીએ તેથી અમારી પાસે આ બે એચ શરતો છે જ્યારે આ પ્રોડક્ટ h k ભલે બંને હકારાત્મક છે ઉદાહરણ તરીકે બંને નેગેટીવ છે આ h k શબ્દ પોઝિટિવ છે તેથી અમારી પાસે આ f છે અગ્રણી ટર્મ હકારાત્મક છે અને આપણે પહેલાથી જ છેલ્લા પ્રવચનમાં ચર્ચા કરી છે કે આ અગ્રણી શબ્દ આ fની નિશાની નક્કી કરશે જો તે પોઝિટિવ છે તો આ ab પોઇન્ટના નેઇબરહુડમાં આ fની નિશાની પોઝિટિવ રહેશે જો આ નેગેટીવ હશે તો ચિન્હ નેગેટીવ રહેશે તેથી અહીં આ hk જો આ પ્રોડક્ટ હકારાત્મક છે તો અમારી પાસે આ f પોઝિટિવ છે જો આ h નેગેટીવ છે અને કે પોઝિટિવ છે અથવા k નેગેટિવ એચ પોઝિટિવ છે તો આપણી પાસે f નેગેટીવ છે તેથી મતલબ કે આ f તે કિસ્સામાં તેના નોટેશનને બદલી રહ્યું છે અને આ નિશ્ચિતપણે એક સેડલ પોઇન્ટ હશે જે આ પરિણામ પરથી પણ તારણ નીકાળવામાં આવશે જે મેં તમને પહેલાં બતાવ્યા છે તેથી આપણે આ વિશે અલગથી ચર્ચા કરવાની જરૂર નથી તો ચાલો માની લઈએ કે ક્યાં તો r 0 છે અથવા t માફ કરશો r 0 ની બરાબર નથી અથવા t 0 ની બરાબર નથી તેથી અહીં આપણે ધારીએ છીએ કે r 0 ની બરાબર નથી અને હવે આગળ વધો જેથી આપણે કરી શકીએ જ્યારે t 0 ની બરાબર નથી ચાલો ચાલો ધારીએ કે આ r 0 ની બરાબર નથી આપણે r દ્વારા વિભાજીત કરી શકીએ અને r દ્વારા ગુણાકાર કરીશું તેથી અમને આ એક્સપ્રેશન અહીં મળી અને આ f 1 over 2 r તેથી આ કિસ્સામાં આપણે અહીં કે 2 એસ 2 શબ્દ ઉમેર્યો છે અને આ k2s2 ટર્મ વત્તા આ k2rt વત્તા ઉચ્ચ હાયર ઓર્ડરને બાદ કરીએ છીએ f12rh2r22hkrsk2rt f12rh2r22hkrsk2s2 k2s2k2rt હવે ફસ્ટ3 શરતો સંપૂર્ણ 2 બનાવશે અર્થ એ થાય કે f12rhrks2 k2s2k2rt ઓ અહીં છેલ્લા 2 શબ્દોમાંથી પણ આપણે k2 સામાન્ય લઈએ છીએ f12rhrks2k2 તેથી આ એક્સપ્રેશન છે f12rhrks2k2 તેથી હવે આપણે આ કેસ 1 ને ધ્યાનમાં લઈશું જ્યાં આપણે ધારીએ છીએ કે આ rt s20 તે 1 કેસ છે તેથી આ કિસ્સામાં શું થશે જ્યારે આ અહીં પોઝિટિવ છે તો આપણી પાસે આ સંપૂર્ણ વર્ગની અવધિ છે અને આપણે આk2 ટર્મ છે તેથી આપણે હવે એ જોવું રહ્યું કે આ ff0ifr0 કેવી રીતે છે તેથી r 0 આપણે આગળ ધારીએ છીએ કે r 0 r 0 તે આ ab પોઇન્ટ પર ડેરિવેટિવ્ઝ કરવા માટેનો બીજો ક્રમ છે તેથી તે ab અને ફંકશન પર આધાર રાખીને પરંતુ તે નિશ્ચિત નોટેશન હશે કે તે પોઝિટિવ હશે કે નેગેટીવ તેથી જો આ r 0 આપણે હવે અહીં જોશું કે એફ હકારાત્મક કેમ હશે તેથી જો આપણી પાસે આ એક્સપ્રેશન અહીં છે તો તે પોઝિટિવ છે તેથી આ સખત પોઝિટિવ છે હવે નેઇબરહુડ માટે કાં તો h 0 હશે પછી k એ શૂન્ય હશે અથવા જો k 0 છે તો h એ શૂન્ય હોવું જોઈએ બંને 0 હોઈ શકતા નથી કારણ કે બંને 0 નો અર્થ છે કે આપણે પોઇન્ટ એબ પર છીએ અને આપણે જોઈ રહ્યા છીએ નેઇબરહુડ પોઇન્ટ તેથી અહીં ઉદાહરણ તરીકે આપણી પાસે આ a b પોઇન્ટ છે હવે આ પોઇન્ટના આ પાડોશમાં ક્યાં તો આ દિશામાં આ વધારામાં y દિશામાં h ઇન્ક્રિમેન્ટ દ્વારા સૂચવવામાં આવી હતી કે તેથી આજુબાજુમાં એક પોઇન્ટ મેળવવા માટે તેમાંથી કોઈ એક નોન ઝીરો હોવું જરૂરી છે તેથી જો બંને નોન ઝીરો છે એટલે કે કે બિન શૂન્ય છે તો અમારી પાસે પોઝિટિવ શબ્દ અહીં આ પોઝિટિવ શબ્દ છે અહીં આ શબ્દ શું છે તેનો વાંધો નથી અમારી પાસે અહીં એકંદરે પોઝિટિવ સંખ્યા છે તેથી તે કિસ્સામાં તે સારું છે ધારો કે આ k 0 છે તેથી જો જો k 0 હોય તો h એ શૂન્ય હોવું જોઈએ નેઇબરહુડમાં હોવું એચ શૂન્ય હોવું જોઈએ તો તે કિસ્સામાં આ શબ્દ 0 છે અને અહીં k 0 છે તેથી આપણી પાસેh2 r2 છે તેથી ફરીથી આ h2 r2 આપણી પાસે પોઝિટિવ શબ્દ છે કારણ કે એચ 0 હોઈ શકતું નથી તેથી કોઈ પણ સંજોગોમાં પરિસ્થિતિ જે પણ હોય જો આ rt s2 પોઝિટિવ છે તો આ f માટે પોઝિટિવ રહેશે પોઝિટિવ અને ક્યારેfr નેગેટિવ છે માત્ર સાઇન બદલાશે કારણ કે આ r અહીં બેઠો છે અન્યથા બાકીની દરેક જગ્યાએ આપણે ત્યાં s² છે તો હવે આપણે શું મેળવી શકીએ કે જો f પોઝિટિવ 0 હોય તો આ f પોઝિટિવ છે અને જ્યારે r નેગેટિવ હોય ત્યારે આ f નેગેટીવ છે તેથી આપણે હવે તારણ નીકાળી શકીએ છીએ કે આપણી પાસે સમાન નોટેશન છે કારણ કે r ક્યાં તો પોઝિટિવ અથવા નેગેટીવ હશે તેથી જો r હકારાત્મક છે એf હકારાત્મક છે અને તે પછી આપણી પાસે આ પોઇન્ટ લોકલન્યુનતમ છે અને જ્યારે r નેગેટિવ હોય ત્યારે આ પોઇન્ટ લોકલમેક્સિમમનો પોઇન્ટ હશે જ્યારે આ rt s2 પોઝિટિવ છે અને r નેગેટીવ છે કારણ કે આ હોવા fએ નેગેટિવ એટલે કે આ ab પોઇન્ટ નજીકના નેઇબરહુડના પોઇન્ટ કરતાં વધુ મોટા વેલ્યુ લઈ રહ્યું છે તેનો અર્થ એ કે આ પોઇન્ટ લોકલમેક્સિમમનો એક પોઇન્ટ છે કેસ નંબર 2 તરફ આગળ વધવું જ્યારે આપણે આ rt s20 લઈશું ત્યારે આ કેસ શું થશે જ્યારે આ rt s20આ 0 કરતા ઓછું છે તેથી આપણે ફરીથી કાળજીપૂર્વક ધ્યાન આપવું પડશે તેથી આપણે આ શક્યતાને લઈએ છીએ કે આ k → 0 h ≠ 0 થવા દો મેં પહેલાં ચર્ચા કરી હતી કે કોઈ શૂન્ય હોવું જોઈએ તેથી તમે k થી 0 અને h નોન શૂન્ય પર આપી રહ્યા છો તો k થી 0 નો અર્થ એ છે કે 0 અને h નોન શૂન્ય છે તેથી અહીંથી આપણે તારણ પર લઈશું કે આf 0 જો r 0 છે તો ચાલો આપણે અહીં r 0 r 0 ધારીએ તેથી આ fનેગેટીવ હશે તે કિસ્સામાં બીજું કંઇપણ બદલાશે નહીં તો અહીં r 0 તેથી આ f પોઝિટિવ છે કારણ કે h એ શૂન્ય નથી અને k છે 0 તેથી આપણી પાસે અહીં h2k2 ટર્મ હશે જે પોઝિટિવ છે અને પછી બીજું અવલોકન લઈશું ચાલો k લઈશું શૂન્ય નથી તો k શૂન્ય નથી અને આ rt s20 છે તેથી આપણી પાસે અહીં કંઈક નેગેટીવ સેટિંગ છે અને હવે આપણે આ h પસંદ કરીએ છીએ જેમ કે hr ks 0 ની બરાબર છે તેથી આપણે અમારા h ને પસંદ કરીએ છીએ જેથી આ સંબંધ આપેલ કે માટે ગમે તેટલો નાનો હોય જે તમે લઈ શકો છો આપણે કરી શકીએ આ ksr તરીકે પસંદ કરી શકો છો તો આપણે k ની કોઈપણ કિંમત માટે h as ksr પસંદ કરીએ છીએ તેથી અહીં આ મુદ્દા પર જ્યારે h ને આ ksr માંથી ગમે તે K માટે પસંદ કરવામાં આવે છે આ ફસ્ટશબ્દ આ hr ks 0 કારણ કે આપણે અમારા h ને એવી રીતે પસંદ કર્યા છે કે આ hr ks 0 તેથી આ શબ્દ 0 છે અને અહીં આ કે 2 પોઝિટિવ છે પરંતુ આ નેગેટીવ છે જે 0 થી ઓછો છે તેથી એકંદરે r હકારાત્મક માટેનો આ ફસ્ટશબ્દ જેને આપણે આ ક્ષણે ધ્યાનમાં લઈએ છીએ આ 0 કરતા ઓછું હશે f0 આ શબ્દને લીધે જો આપણે કોઈ નેઇબરહુડમાં હોઈએ ત્યારે આ ફસ્ટમુદ્દાને સંતોષવા માટે કોઈ ફસ્ટટર્મ નથી તો પછી આ f 0 જો r 0 અને આપણે આ નેઇબરહુડ માટે પ્રતિબંધિત નથી કરી રહ્યા છીએ કે આપણે આ એવા સંબંધો ધરાવતાં કોઈક તબક્કે ખૂબ દૂર રહેવું જોઈએ આપણે તમને આ ab પોઇન્ટની નજીક જઈને આ પસંદ કરીને hr ks આ ના કોઈપણ નાના વેલ્યુ માટે 0 ની બરાબર છે અને 0 ની બરાબર નથી તેથી આપણે અહીં શું સમજ્યું છે કે f0ifr0 f0ifr0 તેથી આપણે ધારીશું કે જો આપણે r 0 લઈએ તો સ્વાભાવિક રીતે આ f 0 તેથી મુદ્દો એ છે કે આ f નેઇબરહુડમાં તેના નોટેશનને બદલી રહ્યું છે અને તે ક્રિટીકલ ક્રિટીકલ મુદ્દાની વાત છે તેથી આ સ્થિતિ છે જો આ rt s20છે તો આપણે તરત જ તારણ નીકાળી શકીએ કે આ એક પોઇન્ટ હશે આ એક સેડલપોઇન્ટ હશે તેથી આ એક સેડલ પોઇન્ટ છે તે મેક્સિમમ અથવા મીનીમમનો પોઇન્ટ નથી કારણ કે આ f આ fનો નોટેશન h અને k પર આધાર રાખે છે તેથી નેઇબરહુડમાં એવા પોઇન્ટ છે જ્યાં f હકારાત્મક છે અને ત્યાં નેઇબરહુડમાં એવા પોઇન્ટ છે જ્યાં આ f નેગેટીવ છે તેથી તે આ a b પોઇન્ટ અને નજીકમાં નોટેશન બદલી રહ્યું છે તેનો અર્થ એ કે આ એક સેડલપોઇન્ટ છે જ્યારે આ rt s20આવશે ત્યારે આપણે લઈશું ત્રીજી પરિસ્થિતિ તેથી આ કિસ્સામાં અહીં બીજો કોઈ શબ્દ નથી rt s20 તેથી વર્તન પર ફસ્ટ ટર્મ hrks2 ની સહાયથી ચર્ચા કરવામાં આવશે ફસ્ટનજરમાં આપણે જોશું કે આ બરાબર આ 0 ટર્મ hrksબરાબર 0 કરતા બરાબર પોઝિટિવ છે f12rhrks2 તે hrks2 તેથી આ ચોક્કસપણે 0 થી બરાબર છે પરંતુ 0 ની બરાબર હોવાની સંભાવના છે કારણ કે જો આ શબ્દ બીજી ક્રમની મુદત 0 થઈ જાય છે તો આપણે f ની બિહેવ્યરને ઓળખી શકતા નથી કારણ કે પછી તે વર્તન હશે અન્ય ઉચ્ચ ક્રમની શરતોથી નિર્ધારિત છે જે આ f ને નેગેટીવ પણ બનાવી શકે છે કારણ કે જો આ શબ્દ 0 છે તો પછીની મુદત નિશાની નક્કી કરશે કારણ કે તે કેસ નેગેટીવ છે તેથી આપણે અહીં આવીને f 0 ની બરાબર છે એમ કહીને તરત જ આમાંથી બહાર નીકળી શકીએ નહીં હવે આપણી પાસે અહીં સ્ટીક્ટ ચિહ્ન હોવું જોઈએ તો જ આપણે કહી શકીએ કે આ હોલ f હશે તેથી અહીં જો આપણે સાબિત કરી શકીએ કે આ 0 કરતા વધારે છે તો તે સારું છે આપણે પોઇન્ટ વિશે તારણ નીકળી શકીએ છીએ પરંતુ અહીં આ હવે 0 થી બરાબર કેમ છે કારણ કે જો આપણે નેઇબરહુડમાં hrks પસંદ કરીએ જેમ કે આ કે 0 છે તેથી તે કિસ્સામાં નેઇબરહુડના તે બધા પોઇન્ટ્સ પર આ શબ્દ 0 બનશે અને વર્તન આગામી ઉચ્ચ ક્રમની શરતોથી નક્કી કરવામાં આવશે તો ચાલો આ અહીં લખીએ તેથી જો આપણે આ h અને k લઈએ આ hr ks 0 છે જેનો અર્થ છે hr ks તેથી આ બધા પાડોશમાં પોઇન્ટ છે જ્યાં f છે 0 વત્તા આ ત્રીજા ક્રમની શરતો પછી જમણી બાજુની બીજી ક્રમની શરતો અદૃશ્ય થઈ જાય છે અને તેથી તારણ ઉચ્ચ ક્રમની શરતો પર આધારીત રહેશે તેથી આપણે આ fની નિશાની વિશે આ પરિસ્થિતિમાં કંઇપણ તારણ નીકળી શકતા નથી તે નેગેટીવ હોઈ શકે છે તે પોઝિટિવ હોઈ શકે છે તેથી આવા મુદ્દાઓની તપાસ કરવા માટે કેટલાક અન્ય રસ્તાઓ શોધવાના છે

So what is the working rule now for investigation of local extrema Find all critical points fx0fy0 For each critical point evaluate rfxxsfxytfyy Identification If rt s20r0 maximum If rt s20r0 minimum If rt s20 Saddle point If rt s20 Test Fails તેથી આપણે આ ઉદાહરણ પર વિચારણા કરીશું ઉદાહરણ fxyx3 6x2 8y2 ના તમામ ક્રિટીકલ પોઇન્ટ શોધો અને લોકલમેક્સિમમ મીનીમમ અને સેડલ પોઇન્ટ માટે તેમની નેચર ની તપાસ કરો તેથી આપણે પહેલા બધા જ ક્રિટીકલ પોઇન્ટઓની ગણતરી કરીશું અને દરેક ક્રિટીકલ પોઇન્ટ માટે આપણે પાડોશમાં રહેલા એવા ક્રિટીકલ પોઇન્ટઓની બિહેવ્યર પર ચર્ચા કરવા માટે rt s2અવધિની તપાસ કરીશું તેથી અહીં આપણી પાસે હવે ક્રિટીકલ પોઇન્ટ છે હવે fx 0 અને fy 0 તો આપણે શું મેળવી શકીએ fx 0 એ fx3x2 12x છે તો આ સ્થિતિમાં આ 0 પર સેટ થશે અને આ fy 16 y બરાબર 0 હશે તેથી અહીંથી આપણને 0 મળશે અને પહેલા ઇકવેશન થી આપણે 3x મેળવીશું તેથી બરાબર છે તો આપણે ફસ્ટઇકવેશન થી x બરાબર 0 અને 4 મેળવીશું બીજા ઇકવેશન થી આપણને y બરાબર 0 મળશે તેથી આપણી પાસે 00 છે આપણી પાસે 4 0 આ ક્રિટીકલ પોઇન્ટ છે 00 અને 40 આ પ્રશ્નોનો 2 ક્રિટીકલ પોઇન્ટ છે અને આ કિસ્સામાં હવે આપણે આ બધા મુદ્દાઓ પર rt s2 ના નોટેશન આ rt s2 ની બિહેવ્યરની ગણતરી કરીશું તેથી 00 નિર્દેશિત કરો આ સેકન્ડ ડેરિવેટિવ્ઝ જે આપણે અહીં ગણવું પડશે તેથી આ fx3x2 12xx અને પછી fxx તેથી fxx 6 x 12 હશે અને આ fxy0 હશે કારણ કે અહીં y નો કોઈ ટર્મ નથી 0 બનશે અને આ fy 16 y હતી તેથી આfyy 16 થશે તો હવે આ 3 ના આધારે આપણે આ r ની ગણતરી કરીશું તેથી 0 0 પર fxx તેથી 12 હશે 12 હશે અને પછી s 0 હશે તેથી આ 0 છે અને અહીં આ છે t તેથી t છે 16 અને આ 4 0 પોઇન્ટ પર તેથી અહીં r તેથી 6 4 તેથી 24 12 તો આ 12 હશે s 0 છે અને fyy અહીં 16 છે તેથી જો rt s2 આ આ બે નેગેટીવ સંખ્યાઓનું પ્રોડક્ટ છે તો અમારી પાસે 192 છે અને આ કિસ્સામાં આપણી પાસે 192 છે તેથી અહીં જ્યારે અમારી પાસે આ rt s2 0 અને r 0 છે તેથી આ લોકલમેક્સિમમનો એક પોઇન્ટ છે તેથી 0 0 એ લોકલમેક્સિમમનો એક પોઇન્ટ છે અને આ કિસ્સામાં આ rt s2એ 0 કરતા ઓછું નેગેટીવ છે તેથી તે એક સેડલપોઇન્ટ હશે જેની સફીશીઅન્ટ કન્ડિશન પર આપણે ચર્ચા કરી છે તેથી અહીં તારણ પર આવી રહ્યા છે તેથી આપણે ક્રિટીકલ પોઇન્ટ જાણવાની આવશ્યક શરતો કઈ છે કારણ કે આ ક્રિટીકલ પોઇન્ટ લોકલમેક્સિમમ અને મીનીમમ માટેના કેન્ડિડેટ છે તેથી આપણી પાસે fx 0 fy 0 છે જે આપણને એક્સ્ટ્રામા માટેની આવશ્યક શરતો આપશે તેથી આ મુદ્દાઓ કેન્ડિડેટ હશે જે તે સમયે ફંકશનના લોકલવર્તન માટેના વર્તન માટે તપાસ કરવાની જરૂર છે તેથી પર્યાપ્ત શરતો અમને લોકલમેક્સિમા મિનિમા અથવા સેડલપોઇન્ટ માટે આ પોઇન્ટને ઓળખવામાં મદદ કરે છે તેથી તેના માટે આપણે ગણતરી કરવાની જરૂર છે જો rt s2 જો તે પોઝિટિવ છે અને તે કિસ્સામાં r નેગેટીવ છે તો આ એક લોકલમેક્સિમમ છે જો આ જો rt s2 પોઝિટિવ છે અને r પણ પોઝિટિવ છે તો આવા પોઇન્ટ લોકલમીનીમમનો એક પોઇન્ટ હશે અને જો rt s2 કરતા ઓછું છે તો આ એક સેડલપોઇન્ટ હશે તેથી તે મેક્સિમમનો પોઇન્ટ નથી તે મીનીમમપોઇન્ટ નથી અને આપણે જે વ્યાખ્યા વાપરીએ છીએ તે મુજબ તે એક સેડલપોઇન્ટ છે અને અહીં જો rt s2 0 હશે તે કિસ્સામાં આપણે આ પોઇન્ટના બિહેવ્યરને ઓળખી શકતા નથી અને પછી આ પરીક્ષણ ઓછામાં ઓછું સેકન્ડ ઓર્ડર પરીક્ષણ ઇલ થાય છે અને આપણે કેટલીક અન્ય રીતો શોધવી પડશે કાં તો તે તપાસ કરવાની હોય તે ઉચ્ચ ક્રમમાંની શરતો હોય અથવા આપણે તે સમયે આ ફંકશનની બિહેવ્યરની સીધી તપાસ કરવી પડે પરંતુ તેને વધુ તપાસ કરવાની જરૂર છે તેથી આ રેફરન્સ છે જેનો આપણે આ લેક્ચરો તૈયાર કરવા માટે ઉપયોગમાં લીધો છે અને હવે પછીનાં લેક્ચરમાં આપણે લોકલમેક્સિમા મિનિમા અને સેડલ પોઇન્ટ માટેની લોકલબિહેવ્યરને ઓળખવા માટે આવા વધુ ઉદાહરણો જોશું તેથી તમારું ધ્યાન બદલ આભાર ખુબ ખુબ આભાર